હવે હું કેપેસિટરમાં પાવર અને એનર્જી ઉપર વિચાર કરીશ હંમેશની જેમ આપણે યોગ્ય પેસિવ સાઇન કન્વેન્શન ઉપર વોલ્ટેજ અને કરંટ I લઈએ છીએ પછી કોઈપણ બે ટર્મિનલ વાળા એલિમેન્ટની જેમ પાવર એ વોલ્ટેજ અને કરંટનું પ્રોડક્ટ છે પરંતુ કેપેસિટર એવી લાક્ષણિકતાઓ છે કે તે આ વોલ્ટેજ કરંટ અને વોલ્ટેજ વચ્ચેનો સંબંધ ICVdVdtને એપ્લાય કરે છે અલબત્ત અમને ICVdVdtઆપવા માટે આપણે આ કરંટને આ એક્સપ્રેશનમાં બદલવો પડશે સૌપ્રથમ તો આ એક્સપ્રેશન રેઝિસ્ટર કરતાં થોડો વધારે જટિલ પોઝિટિવ છે તેનો અર્થ એ છે કે અહીં પોઝિટિવ વોલ્ટેજ છે જે ઉપરની પ્લેટ ઉપર પોઝિટિવ ચાર્જ છે અને તે ટાઈમ સાથે વધી રહ્યો છે તેથી કરંટ ઉપરના ટર્મિનલમાં વહેવો જોઈએ તેથી કરંટ પણ પોઝિટિવ છે તેથી સ્પષ્ટપણે આ પ્રોડક્ટ અહીં પોઝિટિવ છે અને કેપેસિટર પાવરને શોષી લે છે બીજી રીતે પણ શક્ય છે ચાલો કલ્પના કરીએ કે વોલ્ટેજ તે કરે છે જ્યાં વોલ્ટેજ પોઝિટિવ હોય છે પરંતુ તેનો ટાઈમ ડેરિવેટિવ નેગેટિવ હોય છે અહીં આ પ્રોડક્ટ નેગેટિવ હશે અને કેપેસિટર પાવર ડિલિવરી કરશે તે નેગેટિવ પાવરને શોષી રહ્યું છે પછી આપણે એ રીતે આગળ વધીએ છીએ જ્યાં V નેગેટિવ છે અને જ્યાં ટાઈમ ડેરિવેટિવ પણ નેગેટિવ છે તેથી પ્રોડક્ટ પોઝિટિવ છે અને આ કિસ્સામાં ફરીથી કેપેસિટર પાવરને શોષી લે છે અને અંતે આપણે તે કરી શકીએ છીએ જ્યાં V નેગેટિવ છે જ્યારે ડેરિવેટિવ પોઝિટિવ છે કારણ કે વોલ્ટેજ વધી રહ્યા છે અને કેપેસિટર પાવર ડીલીવર કરી રહ્યું છે તેથી આ શક્ય છે કારણ કે વોલ્ટેજનું મૂલ્ય અને તેના બદલાવના દરના આધારે આપણી પાસે કેપેસિટર ક્યાં તો શોષી શકે છે અથવા પાવર ડીલીવર કરી શકે છે તેથી અહીં તે પાવરને શોષે છે અહીં તે પાવર ડીલીવર કરે છે અને અહીં ફરીથી જ્યાં મેં વેવફોર્મનો લીલો ભાગ બતાવ્યો છે તે પાવરને શોષી લે છે અને આ ભાગમાં તે પાવર ડીલીવર કરે છે તેથી આ બધા વિચાર શક્ય છે હવે જો કેપેસિટરને આપવામાં આવેલ પાવર પોઝિટિવ અને નેગેટિવ બંને હોઈ શકે છે તો તમે કેવી રીતે કહી શકો કે કેપેસિટર પેસિવ એલિમેન્ટ છે કે નહીં તેના માટે આપણે કેપેસિટરને ડીલીવર કરવામાં આવેલી એનર્જીને ધ્યાનમાં લીધું છે p નું ઇન્ટિગ્રલ છે જે V I dtનું ઇન્ટિગ્રલ છે અને ચાલો કલ્પના કરીએ કે કેપેસિટર ઉપરનો વોલ્ટેજ 0 થી t1 ના સમયમાં 0 થી અમુક મૂલ્ય Vc માં બદલાય છે તેથી હોરિઝોન્ટલ એક્સિસ એ ટાઈમ એક્સિસ છે અને આપણે આ ઈન્ટરવલ 0 થી t1 માં કેપેસિટરને ડીલીવર કરવામાં આવેલ પાવર શોધવા માંગીએ છીએ તેથી આપણે આ ઇન્ટિગ્રલ 0 થી t1 સુધી વહન કરવું પડશે આ 0 થી t 1 CVdVdtસિવાય બીજું કંઈ નથી આ ખૂબ જ જટિલ હતું V પોતે અમુક પ્રકારનું વૈવિધ્ય ધરાવે છે જે આપણે સ્પષ્ટ કર્યું ન હતું કે તે શું છે તેનો ટાઈમ ડેરિવેટિવ જટિલ લાગે છે અને છેલ્લે આપણે તેનું મૂલ્યાંકન કેવી રીતે કર્યું જે તેનું ઇન્ટિગ્રલ છે પરંતુ તે ખૂબ જ સરળ બન્યું છે અને તે વેવફોર્મની કોઈ પણ વિગતો ઉપર આધાર રાખતું નથી જે તમને ખ્યાલ છે કે VdVdtએ કશું જ નથી પરંતુ તે V2ના ટાઈમ ડેરિવેટિવ સાથે સંબંધિત કંઈક છે V2નું ટાઈમ ડેરિવેટિવ 2VdVdtછે તેથી આ ભાગ 0 5×2VdVdtછે તેથી મૂળભૂત રીતે કેપેસિટરને આપવામાં આવતી એનર્જી કંઈ જ નથી પરંતુ C ને અહીંથી બે વડે ભાગવામાં આવે તો V2ના ટાઈમના ડેરિવેટિવના ટાઈમનો ઇન્ટિગ્રલ ટાઈમ આપણી પાસે V2નું ટાઈમ ડેરિવેટિવ છે અને આપણે ટાઈમના રેફરન્સમાં ઇન્ટિગ્રેટ કરીએ છીએ તેથી દેખીતી રીતે આપણે આ ફંક્શનને 0 થી t1 ની યોગ્ય મર્યાદા ઉપર V2પોતે જ મેળવીએ છીએ તેથી જેનો અર્થ છે કે ટાઈમ ઈન્ટરવલ 0 થી t1 થી વોલ્ટેજ 0 થીVCસુધી જાય છે અને આમ આપણને આખરે આ ઈન્ટરવલ ઉપર કેપેસિટરને ડીલીવર એનર્જી માટેની એક્સપ્રેશન જે 12CVc2આપે છે તેથી જો તમારી પાસે 0 વોલ્ટથી શરૂ થતું કેપેસિટર હોય અને તમે તેના વોલ્ટેજને 0 થી બદલીને વોલ્ટેજVCકર્યા હોય તો તેનાથી કોઈ ફરક પડતો નથી કે વેવફોર્મનો ઉપયોગ કેપેસિટરને આપવામાં આવતી કુલ એનર્જી CVc2ધરાવે છે હવે આ તમને કેપેસિટર એનર્જી માટે ફોર્મ્યુલા આપે છે જ્યારે તેના વોલ્ટેજ VCહોય કારણ કે જો કેપેસિટરના વોલ્ટેજVCહોય તો તમે કલ્પના કરી શકો છો કે તે 0 થીVCસુધી લેવામાં આવે છે તે તમે કેવી રીતે લીધું છે તેનાથી કોઈ ફરક પડતો નથી તેથી જો તમે એવું કરો છો કે તમે 12CVc2ની એનર્જી કેપેસિટરમાં ડીલીવર કરી શકો છો અને આ એનર્જી 12CVc2કેપેસિટરમાં સંગ્રહિત થશે કારણ કે જો તમે હવે તેને 0 ઉપર લઈ જશો જે મેં હમણાં જ તમને બતાવ્યું છે આ એનર્જી અહીં કેપેસિટરની એનર્જી છે પછી કેપેસિટરના વોલ્ટેજ આ રીતે 0 ઉપર જાય છે અને આપણે જાણીએ છીએ કે આ ઈન્ટરવલમાં જ્યારે વોલ્ટેજ પોઝિટિવ હોય છે અને ટાઈમ ડેરિવેટિવ નેગેટિવ હોય છે ત્યારે તે પાવર ડીલીવર કરે છે પણ આપણે એ પણ જાણીએ છીએ કે મૂળભૂત રીતે અહીં એનર્જી ફરીથી 0 હશે તે 0 એનર્જીથી શરૂ થાય છે અને તે 12CVc2ઉપર જાય છે અને તે ઘટીને 0 ઉપર આવે છે તેથી તમે આ 12CVc2ડીલીવર કરેલી આ એનર્જી ક્યાંય જતી નથી તેથી ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન તમે કેપેસિટરને એનર્જી પહોંચાડી હતી અને ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન જ્યારે વોલ્ટેજ e C થી 0 સુધી ઘટે છે ત્યારે તમે તે બધી એનર્જી પુનઃપ્રાપ્ત કરી શકો છો જે તે એટલી એનર્જી પહોંચાડે છે તેથી કેપેસિટર એનર્જીનો સંગ્રહ કરે છે જે રેઝિસ્ટરને ડીલીવર કરવામાં આવતી એનર્જીને વિખેરી નાખે છે પરંતુ 1 બાબત એ છે કે કેપેસિટરને આપવામાં આવતી ચોખ્ખી એનર્જી હંમેશા પોઝિટિવ હોય છે તમે ધારો છો કે કેપેસિટર 0 વોલ્ટથી શરૂ થાય છે અને તેમાં 0 એનર્જી હોય છે અને તે પછી તમે ઇચ્છો તે રીતે વોલ્ટેજ બદલો અને તેને અમુક વોલ્ટેજ Vcઉપર લઈ જાઓ તેને ડીલીવર કરવામાં આવતી એનર્જી 12CVc2હશે કારણ કે સ્ક્વેર ટર્મના કારણે એનર્જીનો આ જથ્થો પોઝિટિવ હશે તેથી તેનો અર્થ એ છે કે કેપેસિટરને પોઝિટિવ એનર્જી પહોંચાડવામાં આવે છે તેથી એકવાર કેપેસિટરને અમુક વોલ્ટેજ માટે ચાર્જ કરવામાં આવે તો તમે કેપેસિટર બાકીના સર્કિટમાં એનર્જી પહોંચાડી શકો છો પરંતુ 0 વોલ્ટથી શરૂ કરીને કેપેસિટર હંમેશા એનર્જીને શોષી લે છે કેપેસિટર પણ એક પેસિવ એલિમેન્ટ છે તેથી જેમ મેં કહ્યું તેમ તમે તેને ચોક્કસ વોલ્ટેજ ઉપર ચાર્જ કરી શકો છો જે આપણે જોઈએ છીએ અને પછી કેપેસિટર બાકીની સર્કિટમાં એનર્જી પહોંચાડે છે અથવા મૂળભૂત રીતે કેપેસિટર નેગેટિવ એનર્જીને શોષી લે છે પરંતુ આ પ્રારંભિક બિંદુ મેળવવા માટે તમારે એનર્જી પૂરી પાડવા માટે ડિસ્ચાર્જ જોઈ શકાય છે તેથી જો તમે કેપેસિટર દ્વારા નેટ એનર્જી શોષી લે તો તે પોઝિટિવ હશે તેથી કેપેસિટર એનર્જીને શોષી લે છે અને તે પેસિવ છે અલબત્ત આ કેપેસિટરની ઉપયોગી એપ્લિકેશન છે જેને તમે ચોક્કસ વોલ્ટેજ ઉપર ચાર્જ કરી શકો છો અને તેનો એનર્જીના સોર્સ તરીકે ઉપયોગ કરી શકો છો જે કેપેસિટરનો ઉપયોગ ઘણી એપ્લિકેશન્સમાં થાય છે તેથી સારાંશ એ છે કે કેપેસિટર વોલ્ટેજ Vcઉપર એનર્જીને શોષી લે છે અને ત્યારે કેપેસિટરમાં વોલ્ટેજ Vcહોય છે તેમાં એનર્જી સંગ્રહિત થાય છે જે 12CVc2છે તે સ્પષ્ટ છે ચાલો આપણે એક ઝડપી આંકડાકીય ઉદાહરણ લઈએ મારી પાસે કેપેસિટર C છે પછી વોલ્ટેજ V અને એક કરંટ I છે મને કેપેસિટરના વેવફોર્મ સ્વરૂપને વ્યાખ્યાયિત કરવા દો તેને t 0 માટે 0 કહીએ પછી તે 10 માઇક્રો સેકન્ડના ઈન્ટરવલમાં 5 વોલ્ટ સુધી વધે છે અને હું ધારું છું કે તે સીધી રેખામાં વધશે અને પછી તે 5 વોલ્ટ ઉપર સ્થિર રહે છે અને ચાલો કહીએ કે કેપેસિટરનું મૂલ્ય 10 નેનો ફેરાડ છે હવે હું કેપેસિટર્સ દ્વારા કરંટને પ્લોટ કરીશ જે આપણે જાણીએ છીએ કે t જે 0 ની બરાબર કરતા પહેલા વોલ્ટેજ કોન્સ્ટન્ટ હોય છે તેથી કરંટ 0 છે અને લગભગ t બરાબર 10 માઇક્રો સેકન્ડ છે વોલ્ટેજ ફરીથી કોન્સ્ટન્ટ છે તેથી કરંટ ફરી 0 છે પરંતુ આ બે ઈન્ટરવલો વચ્ચેનો કરંટ જે C dv dt છે તે 10 નેનો ફેરાડ ગુણ્યા 5 વોલ્ટને 10 માઇક્રો સેકન્ડ વડે ભાગ્યા તો 5 મિલીએમ્પ હશે તેથી આ ઈન્ટરવલ દરમિયાન મેં ધાર્યું છે કે વોલ્ટેજમાં સીધી રેખાની ભિન્નતા ધારણ કરી હતી અમારી પાસે 5 મિલીએમ્પ નો કોન્સ્ટન્ટ કરંટ છે અન્યથા તે 0 છે હવે આપણે આમાંથી શું ગણતરી કરી શકીએ સૌ પ્રથમ આપણે પાવરની ગણતરી કરી શકીએ છીએ જે વોલ્ટેજ અને કરંટના પ્રોડક્ટ સિવાય બીજું કંઈ નથી તેથી t બરાબર 0 ન થાય તે પહેલાં વોલ્ટેજ અને કરંટ બંને 0 છે તેથી પાવર 0 છે અને t બરાબર 10 માઇક્રો સેકન્ડ પછી વોલ્ટેજ 5 વોલ્ટ છે કરંટ 0 છે તેથી પાવર ફરીથી 0 છે અને આ ઈન્ટરવલોની વચ્ચે આપણી પાસે આ પ્રકારની સીધી રેખા છે જે કોન્સ્ટન્ટ ગુણાકાર કરે છે તેથી આ એક સમાન સીધી રેખા છે જે મૂલ્ય તે અહીં પહોંચે છે t બરાબર 10 માઇક્રો સેકન્ડ આ મૂલ્ય 5 વોલ્ટ અને આ મૂલ્ય 5 મિલી એમ્પ્સનું પ્રોડક્ટ છે તો આ 25 મિલી વોલ્ટ છે આ 5 મિલીએમ્પ ટાઇમ 5 વોલ્ટ છે તેથી આ રીતે કેપેસિટરમાં પાવર છે કેપેસિટરમાં જોવા મળતો પાવર સમય સાથે બદલાય છે હવે કેપેસિટરમાં સંગ્રહિત એનર્જી શું છે કેપેસિટરમાં કોઈપણ બિંદુએ સંગ્રહિત એનર્જી તે બિંદુ સુધીના પાવર કર્વને ઇન્ટિગ્રેટ કરીને મેળવી શકાય છે તો ચાલો કહીએ કે આપણે આ ચોક્કસ પોઈન્ટને લઈએ છીએ પછી આપણે આ વિસ્તારની ગણતરી કરવી પડશે આપણે તેને આ રીતે કરવાની જરૂર નથી કારણ કે આપણે પહેલાથી જ જાણીએ છીએ કે જો કેપેસિટર વોલ્ટેજનું ચોક્કસ મૂલ્ય આપણે જોઈએ છીએ તો તેમાં સંગ્રહિત એનર્જી 12CVc2 હશે જે આપણે 0 વોલ્ટથી શરૂઆત કરી હતી જે Vc માં જાય છે તેથી કેપેસિટર દ્વારા જોવા મળતી એનર્જી પણ એક જ વસ્તુ છે તેથી આ બિંદુ સુધી શોષાયેલી એનર્જી t બરાબર 10 માઇક્રો સેકન્ડ અથવા ઈક્વિવેલેન્ટ t ઉપર સંગ્રહિત એનર્જી બરાબર 10 માઇક્રો સેકન્ડ જે 12CVc2છે જ્યાં મારે 10 માઇક્રો સેકન્ડ ઉપર કેપેસિટર વોલ્ટેજનું મૂલ્ય અડધુ 10 નેનો ફેરાડ્સ 5V2છે મૂળભૂત રીતે આપણે અહીં આ બિંદુ તરફ જોઈ રહ્યા છીએ જે 125 નેનો જુલ્સ છે અલબત્ત જો તમે આ વળાંકને ઇન્ટિગ્રેટ કરવામાં મુશ્કેલી પડે છે તો તમને બરાબર સમાન વોલ્યુમ મળશે તેથી કેપેસિટરમાં પાવર અને એનર્જીનો સમાવેશ કરતી ગણતરીના ઉદાહરણ તરીકે મેં ફક્ત તે જ પ્રથમ દર્શાવ્યું છે હવે એનર્જી ખૂબ જ સરળ છે તમે કેપેસિટરમાં વોલ્ટેજ જાણો છો તમે કેપેસિટરમાં સંગ્રહિત એનર્જી જાણો છો હા સામાન્ય રીતે કેપેસિટરમાં પાવરની ગણતરી કરવા માટે કદાચ ઓછી છે પરંતુ તે d1 હોઈ શકે છે જેમ મેં અહીં એ પણ બતાવ્યું છે અને અન્ય કારણ પણ મેં દર્શાવ્યું છે કે મને લાગે છે કે ઘણા વિદ્યાર્થીઓ વેવફોર્મ સ્વરૂપ દોરવામાં અથવા તેની વપરાયેલી રકમ દોરવામાં અનુકૂળ નથી પરંતુ મને ઇન્ડિવિડ્યુઅલ રીતે લાગે છે કે ડ્રોઇંગ વેવફોર્મ સર્કિટ ઉપર આંતરપ્રેરણા મેળવવા માટે વેવફોર્મ ખૂબ જ સારા છે તે ચોક્કસ ગણતરી માટે નથી કે તમે કેલ્ક્યુલેટર અથવા કમ્પ્યુટરનો ઉપયોગ કરો છો પરંતુ વસ્તુ કઈ રીતે બદલાઈ રહી છે તે સમજવા માટે વેવફોર્મ સ્વરૂપો દોરવા ખૂબ જ સારા છે અને જે પ્રકારના ઉદાહરણો મેં અહીં ઉકેલ્યા છે અને એ પણ અસાઇનમેન્ટમાં કેવા પ્રકારની સમસ્યાઓ છે જ્યાં રેખીય વેવફોર્મ સ્વરૂપ કરવું ખૂબ સરળ છે તેથી હું તમને સર્કિટમાં શું ચાલી રહ્યું છે તેનો ખ્યાલ મેળવવા માટે ઓછામાં ઓછા કેટલાક કિસ્સાઓમાં વેવફોર્મ સ્વરૂપો દોરવા માટે ભારપૂર્વક પ્રોત્સાહિત કરું છું તેથી ખાસ કરીને કેપેસિટર્સ જેવી વસ્તુઓ કે જ્યાં ટાઈમ ડેરિવેટિવ ચિત્રમાં દાખલ થાય છે તમે હંમેશા વસ્તુઓની બરાબર ગણતરી કરી શકતા નથી પરંતુ તમે V અને V ના ટાઈમ ડેરિવેટિવ અને તેથી વધુને સ્ટ્રેચિંગ કરતી વખતે વિવિધતાનો અહેસાસ મેળવી શકો છો